વિદ્યુત ક્ષેત્ર એટલે શું કુલંબનું બળ શું છે અને જુદા જુદા ચાર્જ એકબીજા સાથે કેવી રીતે આંતર ક્રિયા કરે છે આ કિસ્સામાં આપણે જોઇશું કે જો એક વીજભાર q1 બીજો વીજભાર q2 અને તેમની વચ્ચે અંતર r12 છે તો તેમની વચ્ચેનું બળ F1 140q1q2r122r12140q1q2r123r21 હોય છે અને તે તમામ આકર્ષિત અને અપાકર્ષિત બળનો સમાવેશ કરે છે F1 140q1q2r122r12140q1q2r123r21 હવે આપણે બીજી બાબત શીખ્યા કે પ્રાયોગિક રીતે આ બળ F નું ડિપેન્ડેન્સ એ 1 r2 પર છે આજના લેક્ચરમાં આપણે વિદ્યુતક્ષેત્ર નામનો નવો આઈડિયા ધ્યાને લઇશું આમ જો કે જ્યારે આપણે સ્થિત વિદ્યુત પરિસ્થિતિની વાત કરતા હોઈએ ત્યારે વિદ્યુતક્ષેત્ર અને કુલંબનું બળ એ બંને બે ચાર્જ વચ્ચે લાગતા બળની સામ્યતા બતાવે છે પરંતુ આ બંને બાબતો અધ્યતન સંકલ્પનાઓ ને લગતી છે તો ચાલો આપણે તેના વિશે જોઇએ અહીં આપણે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન અને દૂર આવેલા ચાર્જ q પર લાગતા બળ વિષે જોઈએ અગાઉના લેક્ચરમાં આપણે જોયેલું કે આ બળ Fq40dVr r3r છે છેલ્લા લેક્ચરમાં આપણે ઇન્ટિરિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન વિશે શીખ્યા હતા આ r છે અને હું કોઈ અંતરે આવેલા ચાર્જ q ઉપર લાગતા બળ ની ગણતરી કરું છું આથી હું યામ પધ્ધતિ ની કલ્પના કરું છું આ વેક્ટર r અને તે વેક્ટર r દ્વારા દર્શાવવામાં આવે છે આ અને આ વચ્ચેનું અંતર r r છે તો પછી q ઉપર લાગતુ બળ F 140 હશે તેથી આ ચાર્જ q છે અને હું તેને અહીં મૂકું છું તો Fq40dVr r3rr r થશે નોંધો કે અહીં આ ક્વાન્ટીટી એ ખરેખર 1r2 છે અથવા 1 બે ચાર્જ વચ્ચેના અંતરનો વર્ગ છે જયારે હું આનું ઇન્ટિગ્રેટ કરું જયારે હું દરેક નાના ચાર્જ વિતરણના કારણે લાગતા બળની ગણતરી કરું આ ચાર્જ અહીં એડ થાય છે જે સુપરપોઝીશન ના સિદ્ધાંત મુજબ છે જે આપણે પહેલા શીખી ગયા હવે પ્રશ્ન એ છે કે શું આપણને હંમેશા બળ શોધવા માટે અન્ય ચાર્જની જરૂર પડે કે આ ઓરીજીનલ ચાર્જ વિતરણ પોતે જ અવકાશમાં કંઈક કરે છે જેથી અન્ય ચાર્જ q તેના પર લાગતા બળનો અનુભવ કરે છે ચાલો તે સમજીએ Fq40dVr r3rr r અહીં આગળ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે r પોતે પોતાની આસપાસ ક્ષેત્ર ઉત્પન કરી રહ્યું છે અને તે બીજા ઉપર અસર લગાડે છે તમે અહી જોશો તો અનેક રેખાઓ તેની આસપાસ જોવા મળે છે તો જો હું કોઈ ચાર્જ અહીં મુકુ તો કોઈ વસ્તુ ને કારણે અહીં કંઈક ક્ષેત્ર સર્જાય છે અને તેને વિદ્યુતક્ષેત્ર કહેવાય છે અને તે આના ઉપર બળ લગાડે છે આમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન પોતાની આસપાસ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને હું તેને E થી દર્શાવીશ તેથી જો હું ચાર્જ q આ ક્ષેત્રમાં મૂકું તો તેના પર લાગતુ બળ qE થશે અહીં એ નોંધ લેવી પડશે કે ઓરીજનલ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ને કારણે ઉત્પન્ન થતા વિદ્યુતક્ષેત્રમાં ચાર્જ મૂકવાથી તેની કોઈ અસર થતી નથી ક્ષેત્રનો અર્થ એવો થાય છે કે આ બળ છે દરેક બિંદુ આગળ એ સદિશ છે અને દિશા બતાવે છે જ્યારે હું વધારાનો ચાર્જ અહીં મૂકું છું તો તે બળ ઉત્પન્ન કરે છે FqE હવે q ઉપર જે બળ લાગે છે તેની ગણતરી કરીએ તો ચાર્જીસ એકબીજા સાથે નજીકમાં આવે અથવા આ ક્ષેત્રનું બળ લાગે તેમાં કોઈ તફાવત નથી તો પછી હું આ ફિલ્ડ નો વિચાર શા માટે ધ્યાને લઉં છું તે ખરેખર છે શું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન હોય તો તે પોતાની આસપાસ કોઇ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે આપણે પછી જોઈશું કે તે ખરેખર મહત્વની રાશી છે કે જે એક પરથી બીજા સ્થાન ઉપર જઈ શકવાની ક્ષમતા ધરાવે છે અને તે ખરેખર સાચી રાશી છે તો અહીંથી આગળ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનને કારણે ઉત્પન્ન થતાં વિદ્યુતક્ષેત્ર પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ કારણ કે તે ખરેખર ઉપયોગી ભૌતિક રાશિ છે અને તે એક સ્થળ પરથી બીજા સ્થળ ઉપરની અલગ અલગ માહિતી આપે છે અથવા તે આપેલા ચાર્જ પર બળ લગાડે છે હવે આપણે વિદ્યુત ક્ષેત્ર વિશેની વિગતે વાત કરીએ મેં અગાઉ કહ્યું તેમ જો ક્ષેત્ર E હોય તો ચાર્જ q પર લાગતું બળ FqE હશે તેનો અર્થ એ થાય છે કે વિદ્યુતક્ષેત્ર એટલે બળ પ્રતિ એકમ ચાર્જ દિશા અને મૂલ્ય બંને બળ પ્રતિ એકમ ચાર્જ ને સમકક્ષ છે તો હું ગાણિતિક રીતે આ બળને આ રીતે દર્શાવીશ પરંતુ સમજવાની દ્રષ્ટિએ આ ખૂબ જ એડવાન્સ્ડ છે મેં અગાઉ કહ્યું તેમ આપેલ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન q પોતે પોતાની આસપાસ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તેથી તે પોતાની આસપાસ કંઈક ઉત્પન્ન કરે છે અને તેને હું વિદ્યુતક્ષેત્ર કહું છું અને તેની દિશા અને મૂલ્ય આ જે બળ એકમ ચાર્જ લાગે છે તે છે અને તેથી પોઇન્ટ r આગળ આ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ને લીધે અને વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા મુજબ E q40dVr r3r r r થશે હવે આપણે જોઈએ કે આપણે શું કરવાનું છે આપણે આને ઓરિજીન તરીકે લઈ રહયા છીએ હું બિંદુ r પાસેના ક્ષેત્રની ગણતરી કરીશ આ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ને કારણે અને આ નાના કદને કારણે r r અંતર પરનું વિદ્યુતક્ષેત્ર 140dVr r3rr r દ્વારા આપવામાં આવે છે અને આ તમામ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ને કારણે આ સુપરપોઝીશન સિદ્ધાંતના આધારે વિદ્યુતક્ષેત્ર બને છે ઉદાહરણ તરીકે જો હું પોઇન્ટ ચાર્જ અહીં લઉ તો કોઈક પોઝિશન વેક્ટર R તો r અંતર આગળ વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઇલેક્ટ્રિક ફીલ્ડ બરાબર 140qr r3r r છે તેને સ્પષ્ટ જોવા માટે હું જુદા જુદા કલરનો ઉપયોગ કરીશ મેં અહીં જુદા જુદા કલરની લાઈનો દોરી છે આ ત્રણ લાઈનો આ પોઈન્ટ ચાર્જ થી દૂર જાય છે જેને હું આ રીતે ડિનોટ કરી રહ્યો છું તો અહીં નોંધો કે આ ફિલ્ડ દરેક જગ્યાએ અનુભવાય છે અથવા તેની પ્રતીતિ થાય છે કારણ કે આ એકમ ચાર્જ અથવા અહીં મુકેલ કોઈપણ ચાર્જ કોઈપણ જગ્યાએ પોઈન્ટ ચાર્જની આસપાસ બળ અનુભવે છે તો વ્યાખ્યાથી ફિલ્ડ દરેક જગ્યાએ અનુભવાય છે પરંતુ ફિલ્ડમાં ચાર્જ મુકેલો છે કે નથી મુકેલો તેનાથી સ્વતંત્ર રીતે વર્તે છે પરંતુ પોઈન્ટ ચાર્જ દ્વારા ઉત્પન્ન થયેલ આ ક્ષેત્ર દ્વારા પોતાની રીતે જ કોઈ બળ ઉત્પન્ન થતું નથી આપણે આ લાઈન ચાર્જ વિશે જોઈએ જે તમે અગાઉના લેક્ચરમાં પ્રતિ એકમ લંબાઈના ચાર્જ વિશે જોયું અને આપણે જોયું કે તે પોતાની આસપાસ વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે તેથી કોઈ પણ જગ્યાએ કોઈ પણ બિંદુ આગળ તેની આસપાસ કોઈ ચાર્જ મૂકવામાં આવે તો તે બળનો અનુભવ કરે છે અને જો આપણે અહીં ઉપરથી જોઈએ તો આ લાઈન ચાર્જ છે આ બધી જ રેખાઓ અહીંથી દૂર તરફ જતી હોય તેવું તમને દેખાશે જેમ જેમ આ પોઈન્ટ પરથી દૂર જઈએ તેમ તેમ તેનું મૂલ્ય નાનું થતું જશે અને તેને લીધે જ મેં દૂર જતી રેખાઓ માટે એરો નાના કર્યા છે આથી પણ વધુ દુર અંતરે મે એરોને નાના દર્શાવેલા છે આ ચિત્રાત્મક સ્વરૂપ દ્વારા હું એવો અનુભવ કરવા માગું છું કે આપેલા પોઇન્ટ ચાર્જ દ્વારા તેની આસપાસ કંઈક અનુભવાય છે અથવા દેખાય છે તેને આપણે વિદ્યુતક્ષેત્ર કહીશું એટલે કે ઇલેક્ટ્રિક ફીલ્ડ કહીશું અને તમે એ પણ જોશો કે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન દ્વારા તેને કેવી રીતે મેળવી શકાય વિદ્યુતક્ષેત્રના બીજા ઉદાહરણ માટે મને તેના વિશે થોડીક વાત કરવા દો જેથી કરીને તમે તેનો અનુભવ કરી શકો ફિલ્ડના બીજા ઉદાહરણો ધ્યાને લઈએ તો તમે જાણીતું ઉદાહરણ ગુરુત્વાકર્ષણના ક્ષેત્ર નું લઈ શકો તે માટે હું એમ કહી શકીશ કે ત્યાં દળ છે અને તે પોતાની આસપાસ ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે આમ ઘણી વખત ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર ઉત્પન્ન થાય છે કારણ કે અહીં એક માસ છે અને બીજો માસ અહીં મેં મુકેલો છે તેથી તે બંને વચ્ચે બળ F અનુભવાય છે અને તેનું મૂલ્ય Fmg છે અને g ને ગુરુત્વપ્રવેગ કહેવામાં આવે છે ફિલ્ડ માટેનું અન્ય વધુ ઉદાહરણ આપણે ધ્યાને લઈએ તો ધારો કે કોઈ પ્રવાહી અહીંથી બહાર આવી રહ્યું છે હું તેને જોઈ રહ્યો છું પ્રવાહીની ધારા અલગ અલગ દેખાય છે તેમનો વેગ બદલી રહ્યો છે તે કોઈ નળમાંથી બહાર આવી રહ્યું છે અને પ્રવાહી આ રીતે વહી રહ્યું છે તમે જોઈ શકશો કે પાઇપમાંથી આ પ્રવાહીનો વેગ કેટલો થાય છે તેમાં દરેક બિંદુ આગળ જુદો જુદો વેગ સંકળાયેલ હશે તેથી સ્વાભાવિક છે કે તે આ પથ ને અનુસરશે પરંતુ અહીં દરેક બિંદુ આગળ વેગ છે અને હું તેના માટે કહી શકીશ કે આ વેલોસિટી ફિલ્ડ છે હું તેમ પણ કહી શકીશ કે માસ પર યુનિટ એરીયા પર યુનિટ ટાઈમ આ આડછેદ માંથી જઈ રહ્યું હશે આડછેદ આપણે અહીં પણ જોઈ શકીએ અને ત્યાં પણ આડછેદ જોઈ શકીએ તે આપણને વહેણ ની દિશા બતાવશે અને કેટલો જથ્થો વહી રહ્યો છે તે પણ દર્શાવશે તેથી આ કરંટ j પણ ફિલ્ડ છે અને તે દરેક જગ્યાએ જોવા મળશે અને તે સદિશ રાશિ છે તો આ બધા ફિલ્ડના જુદા જુદા ઉદાહરણો આપણે જોયા આવા બે ઉદાહરણો આપણે જોયા અને તેમાં આપણે કોઈ બે ચાર્જ દ્વારા વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે દર્શાવી શકાય તે અંગેનો અભ્યાસ કર્યો